અગાઉનાં વ્યાખ્યાનમાં આપણે મટીરીઅલ વેવ માટે વેવનું સમીકરણ રજૂ કર્યું હતુ અને આ શ્રોડિંજર સમીકરણ 22m છે હું 3 ડાઈમેન્શનલ ઓરીજીન ψxyzVxyzxyzEψxyzલખી રહ્યો છું આપણે જોયું કે બાઉંડ્રી કન્ડીશન સાથે તે આપણને આઈગન ફંક્શન આપે છે તેથી હવે હું En ને સબસ્ક્રિપ્ટ તરીકે મૂકીશ તેથી તે સૂચવે છે કે ત્યાં એક આઈગન ફંક્શન nને અનુરૂપ એનર્જી En છે આ સમીકરણ 22md2xdx2Eψx હતું અને ફરીથી હું એ n મૂકવા જઇ રહ્યો છું તે દર્શાવે છે કે ત્યાં આઈગન ફંક્શન છે જે આઈગન વેલ્યુ En માટે બાઉંડ્રી કંડીશનને સંતોષે છે તેથી આ એક સમીકરણ છે જે તમે તેને બોક્સની સમસ્યામાં 1 ડાઈમેન્શનલ પાર્ટીકલ માટે હલ કર્યું છે જે જુના ક્વોન્ટમ સિદ્ધાંત મુજબ એનર્જીના આઈગન વેલ્યુ સમાન દ્વારા શોધવામા આવેલ છેજેનું સમાધાન બાઉન્ડ્રી કન્ડીશન દ્વારા હલ કરવામા આવે છે અને તે આઈગન એનર્જી અને આઈગન ફંક્શન આપે છે જે ક્વોન્ટમ સમસ્યાને જોવાની આ એક સંપૂર્ણ નવી રીત છે હવે હું વેવના સમીકરણને આઇગન વેલ્યુ દ્વારા હલ કરું છું અને આઈગએનર્જી દ્વારા હું મારા જવાબો મેળવી રહ્યો છું પરંતુ આપણે નું ઈન્ટરપ્રીટ કરવાનું બાકી છે તો ચાલો આ વ્યાખ્યાનમાં આપણે આ સમીકરણ હલ કરીએ બીજી 1 ડાઈમેન્શનલ સમસ્યા છે કે જેનો જવાબ આપણે પહેલાથી જાણીએ છીએ અને તે એક સિમ્પલ હાર્મોનીક ઓસ્સિલેશન છે જેના માટે એક પાર્ટીકલ પોટેંશિયલમાં ફરે છે તો ચાલો આપણે જોઈએ કે પોટેંશિયલ x ની આસપાસ 0 પર બરાબર કેન્દ્રિત છે તેથી પોટેંશિયલ જે m દળ ધરાવતા પાર્ટીકલ માટે 12m2x2 દ્વારા આપવામાં આવે છે તેથી વેવનું સમીકરણ અથવા શ્રોડિંજર સમીકરણ 22md2dx2 12m2x2ψEψ થશે આ સમીકરણ અહીં બાઉન્ડ્રી દ્વારા ઉકેલી શકાય તેમ છે કારણ કે હવે માની લો કે હું કોઈ એક પાર્ટીકલની એનર્જી E લઉ છું હવે તે ક્યાંય પણ જઈ શકે છે અને તમે જોશો કે વેવ મર્યાદિત પોટેંશિયલ ક્ષેત્રમાં પણ પ્રવેશી શકે છે તેથી X તરીકે ψ અથવા માઈનસ ઈન્ફાઈનીટીની સંખ્યા 0 હોવી જોઈએ જે એક બાઉન્ડ્રી કન્ડીશન છે જેનાથી આપણે આ સમીકરણને હલ કરવા જઈ રહ્યા છીએ કારણ કે ઓરીજીનથી દૂર ભાગ્યે જ એવી કોઈ સંભાવના છે કે હું પાર્ટીકલને શોધી શકું અને તેથી વેવ ફંક્શનનો ત્યાં જ દુર થઈ જવો જોઈએ ચાલો આપણે કેવી રીતે સોલ્વેંસી સમીકરણ ઉપર જઈએ તે હવે જોઈએ તો સૌ પ્રથમ આપણે તે કિસ્સામાં વત્તા અથવા ઓછા ઈન્ફાઈનીટી સુધી વિસ્તૃત થવા માટે xની વર્તણૂક જોઈએ મારી પાસે 22md2dx2 12m2x2x હશે તેમા x જેમ વત્તા અથવા બાદબાકી ઈન્ફીનીટી અવધિ સુધી જાય છે એમ m2x2 પદ ખૂબ જ મોટો થાય છે અને d2dx2 પદ પણ ખૂબ મોટા બની શકે છે તેથીE લઘુત્તમ હશે તેથી હું આને 0 જેટલું લખી શકું છું જે મને એસમ્પ્ટોટીક ઉકેલ આપશે તે સાચો ઉકેલ નથી જ્યારે x ધન અથવા ઋણ પર ઈન્ફાઈનીટીની પર જાય છે તેનો આપણે હવે ઉકેલ કરીએ તેથી મારી પાસે x છે જે ધન અથવા ઋણ ઈન્ફાઈનીટીનીની અવધીમાં 22md2dx2 12m2x2x0 ફંક્શન છે અથવા d2dx2 m22x2x0 લખી શકો છો પરંતુ આપણને ફક્ત સમાધાનમાં જ રસ છે જે આ લીમીટમાં સાચું છે તેથી હું x2 પદ કરતા નાની હોય તેવી કોઈપણ શરતોને અવગણીશ તેથી હું તે સીમા અધિકારો ψ માં e mω2ℏx2 ફંક્શન કોન્સ્ટન્ટ છે તેવુ આપણે કહી શકીએ ચાલો જોઈએ કેવી રીતે આ કામ કરે છે તેથી જો હું dψdx લઉં તો તે mωxe mω2ℏx2 બરાબર બનશે અને જો હવે હું જો બીજુ ડેરીવેટીવ d2dx2 લઉં છું તો તે Amω2x2e mω2ℏx2 Amωe mω2ℏx2થશે તેથી જ તમે આ ડેરીવેટીવ કરીએ અને તેને સરળતાથી ઈન્ફાઈનાઈટ સુધી એક્સ્ટન્ડ લીમીટમાં આ ચકાસી શકો છો હું તેને આશરે Amω2x2e mω2ℏx2તરીકે લખી શકું છું અને તમે જોઈ શકો છો કે આ સમીકરણમાં અન્ય પદ દુર થાય છે તેથી તે સમીકરણને સંતુષ્ટ કરે છે તેથી શું આ પોતે જ આ નિરાકરણ હોઈ શકે છે પરંતુ અત્યારે આપણને જે મળ્યું છે એ તે છે કે x એ x માટે ધન અથવા ઋણ ઈન્ફાઈનાઈટ અવધી એ Ae mω2ℏx2 થાય છે ચાલો હવે આપણે તેને ઓરીજીનલ સમીકરણ એટલે કે સાચા શ્રોડિંજર સમીકરણમાં કિંમત મુકીએ અને જોઈએ કે જવાબ શું આવે છે તેથી જો હું આને મૂળ શ્રોડિંજર સમીકરણમાં મુકુ જે 22m છે તો હવે હું માટે d2dx2 12m2x2 લખુ છું જ્યાં એ કંઈ નથી પરંતુ d2dx2 છે હવે મને લાગે છે કે આ 22m બનશે અને જે કોન્સન્ટ Amω2x2x Amωx12m2x2Aψ બરાબર હોવાનું જણાય છે હકીકતમાં કેટલીક વખત લખવાની બાજુમાં A હોવો જોઈએ નહીં તેથી હું હમણાં જ આ દુર કરુ છું અને હું લખી શકું છું કે x એ Ae mω2ℏx2 તેથી 12m2x2xℏω2x12m2x2ψ મળે છે અને હું આ 2 પદને દુર કરું છું તેથી મને ℏω2x મળે છે અહીં તમે નોંધ્યું છે કે આ વેવ ફંક્શન xAe mω2ℏx2 એ 0 પર જાય છે કારણ કે x ધન અથવા ઋણ ઈન્ફાઈનાટઅવધિ તરફ જાય છે અને સમીકરણને સંતોષે છે જ્યારે હું તેને આ સમીકરણમાં મૂકીશ ત્યારે તમને કોન્સટન્ટ ψ મળે છે તેથી મેં તમને જે બતાવ્યું તે છે કે શ્રોડિંજર સમીકરણ d2dx2 12m2x2xEψx છે તે શ્રોડિંજર સમીકરણ પાર્ટીકલની સીમ્પલ હાર્મોનીક ઓસ્સિલેટર માટે છે જો હું xને Ae mω2ℏx2 લઉ અને તેને સમીકરણમાં મુકું તો ડાબી બાજુ મને ℏω2Ae mω2ℏx2 મળે તેનો અર્થ એ થાય કે આ પોતે x બરાબર Ae mω2ℏx2 થાય છે જે આઈગન ફંક્શન છે કારણ કે તે આઈગન વેલ્યુ E n બરાબર ℏω2 છે યાદ કરો કે હાઈઝનબર્ગના ક્વોન્ટમ મિકેનિક્સના સમીકરણમાં સૌથી લોએસ્ટ એનર્જી ℏω2 હતી તેથી સૌથી લોએસ્ટ એનર્જી આઈગન ફંક્શન અને તે કઈ રીતે કામ કરે છે તેનો જો ગ્રાફ દોરીએ તો આપણને ખબર પડે છે તે મધ્યમાં મહત્તમ હોય છે અને પછી e x2 ની જેમ નીચે આવે છે તો આ ψ છે જે મેં x ની વિરુદ્ધ ગ્રાફ દોર્યો છે જે તમે જોઈ શકો છો તેમાં લઘુત્તમ સંખ્યા અથવા સૌથી મોટી સંભવિત વેવલેન્થ છે અને તેથી તે ખરેખર લોએસ્ટ એનર્જી પ્રણાલી છે મારો અર્થ એ છે કે હું તમને કહું છું કે આઈગન ફંક્શનને દર્શવવાની ક્વોલીટેટીવ રીત છે હવે કે આપણે fe mω2ℏx2તરીકે ψ ને લખીને પણ સમીકરણ લખી શકીએ છીએ જ્યાં ±∞પર f x એ emω2ℏx2 કરતાં વધુ ઝડપથી વધવા ન જોઈએ જો તે ઝડપથી વધે તો પછી વેવ ફંક્શન x થી ± પર જતા વેવ ફંક્શન 0 પર જશે નહી તેથી f x ઝડપથી વધવું જોઈએ નહીં હકીકતમાં હું શું કરવા જઇ રહ્યો છું તો f x ને એક મર્યાદિત પોલીનોમીઅલ તરીકે કોન્સ્ટન્ટ લઉ છું અને જુઓ કે શું થાય છે તો ચાલો હવે પહેલા f x થી પ્રયાસ કરીએ તેથી ψ ને અનુરૂપ કોન્સ્ટન્ટ સરવાળો Axe mω2ℏx2 થશે જે પછી ને અનુરૂપ dψdxAe mω2ℏx2 Amωx2e mω2ℏx2છે ચાલો તો હવે આપણે તેના બે વખત ડેરીવેટીવ કરીએ તેથી d2dx2 જે ψ છે તે Amωxe mω2ℏx2 ની બરાબર બનશે પણ હું બીજા પદનુ ડેરીવેટીવ કરુ છું તો પણ મને x પદ મળે છે અને તેથી આ ખરેખર 3Amωx બનશે અને હવે પછીનું પદ મને Amω2x3e mω2ℏx2 મળે છે જ્યારે હું આ બધાને શ્રોડિંજર સમીકરણમાં મુકુ છું ત્યારે જે હું મેળવીશ તે નીચે મુજબ છે તેથી શ્રોડિંજર સમીકરણ 22m12m2x2ψEψ છે અને હું આને જો અહીં મુકીશ તેથી હું 22m પદ હું જો જોવ તો તે મને 3Amωxe mω2ℏx2Amω2x3e mω2ℏx212m2x2Ae mω2ℏx2 મળે છે જો તમે તેને કાળજીપૂર્વક જોશો તો તમે જોઈ શકશો કે કે આ પદ દુર થઈ ગયેલ છે જ્યારે તમે 22m દ્વારા ગુણાકાર કરો છો અને તમે જે મેળવો છો તે 3ℏω2Axe mω2ℏx2ની બરાબર છે જે કંઈ નથી પરંતુ 3ℏω2x છે તે ફરીથી અચળ સમય વેવ ફંકશન શોધવા માટે થાય છે અને આ પણ એક આઈગન વેલ્યુ છે અને આ અનુરૂપ વેવ ફંકશન છે જે દેખાય છે તે કેવુ છે તેથી જો હું આ પોટેંશિયલ પર નજર કરું છું તો આ નવુ વેવ ફંક્શન ઉદગમબિંદુ ઉપર 0 છે જે ઉપર જાય છે અને બીજી બાજુ નીચે આવે છે આ રીતે ચાલ્યા કરે છે આ xe mω2ℏx2 છે અને ગ્રાઉન્ડ સ્ટેટ ના વેવ ફંક્શન સાથે જો સરખામણી કરો તો તમે જોઈ શકો છો કે આનાથી વધારે મોટા ટૂંકા વળાંક ધરાવતુ ટૂંકુ છે તેથી તેની કાઈનેટીક એનર્જી વધારે છે તેથી હકીકતમાં તે હાયર એનર્જી છે જે મે તમને બતાવી કે જેમ તમે ઉચ્ચ અને ઉચ્ચ એનર્જી પર જાઈએ છીએ ત્યારે તે સામાન્ય રીતે વધુ ને વધુ વેવ ફંક્શન મળે છે તેથી હું ψબરાબર fxe mω2ℏx2 લખી શકુ છું અને f માટેનું સમીકરણ મેળવો જે હું એસાઈનમેંટમાં આપીશ અને પછી f ને Cnxn તરીકે લખીશ અને C ns ની શરતો ને બંને સાઈડ મેળવી ને ઉકેલો હવે જ્યારે તમે તે કરો છો ત્યારે તમને લાગે છે fs કાં તો ઓડ અથવા ઈવન હોઈ શકે તેથી તમે fn માટે એક સમીકરણ સાબિત કરો છો અને fs કાં તો ઓડ હોઈ શકે અથવા ઈવન n12ℏω ફંક્શન હોઈ શકે જે બરાબર એ જ છે જે આપણે ક્વોન્ટમ મિકેનિક્સના હાઇઝનબર્ગ સમીકરણમાં શોધ્યુ હતું તેથી આ એક બીજું ઉદાહરણ છે જ્યાં વેવનું સમીકરણ E ℏω પહેલેથી જ જાણીતા હોઈ એ તો તે પરિણામ આપે છે પરંતુ જે જવાબ આવે છે તે એકદમ અલગ અભિગમ દ્વારા આવે અને તે યોગ્ય સીમાની શરત સાથે વેવ ના સમીકરણને હલ કરીને આપે છે હાઈઝનબર્ગના બે અભિગમ તે શ્રોડિંજર ના સમીકરણ સમાન છે તેને લખવાની 2 જુદી જુદી રીતો છે તે હવે પછીના અઠવાડિયામાં વિસ્તૃત ચર્ચા કરીશુ હાલ પુરતું આપણને હવે એક શ્રોડિંજર સમીકરણ તરીકે ઓળખવામાં આવતું મૂળભૂત સમીકરણ મળ્યું છે જે એવા કેસોમાં સમાન જવાબો આપે છે જે આપણે અન્ય સિદ્ધાંતો તરીકે ઉકેલી લીધા છે તેથી આ ક્વોન્ટમ મિકેનિક્સનું મૂળભૂત સમીકરણ છે